નમસ્કાર છેલ્લા વર્ગમાં આપણે સુપરપોઝિશન થીયરમ અને સોર્સ ટ્રાન્સફોર્મશન ની ચર્ચા કરી આપણે AC એનાલિસિસ ના સંદર્ભમાં વિવિધ થીયરમ પર આજના સેશન માં આપણી ચર્ચા ચાલુ રાખીશું આપણે થેવેનીન નોર્ટન ના થીયરમ અને મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમ વિશે ચર્ચા કરીશું ચાલો જોઈએ કે AC સર્કિટ એનાલિસિસ ના સંદર્ભમાં તે થીયરમ શું છે પ્રથમ આપણે થેવેનીન અને નોર્ટન ના થીયરમ વિશે ચર્ચા કરીશું જ્યારે આપણે AC સર્કિટ એનાલિસિસ વિશે વાત કરીશું ત્યારે આપણે નોર્ટન અને થેવેનીન શું છે તે શોધવાનો પ્રયત્ન કરીશું તેથી આ કિસ્સામાં DC સર્કિટની જેમ AC સર્કિટમાં પણ થેવેનીન અને નોર્ટન ના સિદ્ધાંતો લાગુ પડે છે હવે જો તમે સુપરપોઝિશન થીયરમ ના કિસ્સામાં જુઓ તો આપણે ચર્ચા કરી હતી કે જો ત્યાં વિવિધ ફ્રીક્વન્સી સાથે સોર્સ હોય તો આપણે દરેક ફ્રીક્વન્સી ડોમેઈન ને અનુરૂપ અલગ સર્કિટ બનાવવાની જરૂર છે અને પછી જે માહિતી મળે છે તેના પર પ્રક્રિયા કરવી જોઈએ આ કિસ્સામાં આપણે વિવિધ ફ્રીક્વન્સી માટે વિવિધ સર્કિટ પણ બનાવીશું અને પછી છેવટે આપણે સર્કિટને સોલ્વ કરવા માટે સુપરપોઝિશન થીયરમ નો ઉપયોગ કરીશું હવે તેની સમકક્ષ સર્કિટ દ્વારા એક ફ્રીક્વન્સી ડોમેઈન માટે થેવેનીન અને નોર્ટન ના થીયરમ ને સમજીએ તેની સમકક્ષ સર્કિટ થેવેનીન અથવા નોર્ટન ના સમકક્ષ સિવાય બીજું કંઈ નથી તેથી આપણે કેવી રીતે થેવેનીન સમકક્ષ અને નોર્ટન સમકક્ષ સર્કિટ બનાવીશું આપણે તે જ ટેકનીકનો ઉપયોગ કરીશું જેનો ઉપયોગ આપણે DC સર્કિટ એનાલિસિસ ના કિસ્સામાં કર્યો હતો જ્યાં આપણી પાસે એક લીનીયર સર્કિટ હશે આ લીનીયર સર્કિટ થેવેનીન સમકક્ષ ની સહાયથી રજૂ કરવામાં આવશે આપણી પાસે થેવેનીન ઇમ્પિડન્સ સાથે સીરીઝમાં થેવેનીન વોલ્ટેજ હશે એ જ રીતે નોર્ટન ની સમકક્ષ લીનીયર સર્કિટને નોર્ટન ના સમકક્ષ માં રૂપાંતરિત કરવામાં આવશે જ્યાં કરંટ સોર્સ જે નોર્ટન નો કરંટ સોર્સ છે જે સમાંતર માં નોર્ટન નો ઇમ્પિડન્સ ધરાવે છે તેથી તમે જોઈ શકો છો કે આ બે સર્કિટ્સ જે થેવેનીન ની સમકક્ષ અને નોર્ટન ના સમકક્ષ છે તે એકબીજાના ડ્યુઅલ છે અને થેવેનીન વોલ્ટેજ જે VThZNIN છે અને બંને કિસ્સામાં તમારા થેવેનીન ઇમ્પિડન્સ અને નોર્ટન ના ઇમ્પિડન્સ સમાન છે આ રીતે તમે થેવેનિનના સમકક્ષને નોર્ટન ના સમકક્ષ માં રૂપાંતરિત કરી શકો છો ચાલો હવે કેટલાક ઉદાહરણો ની મદદથી આ સમીકરણો સમજીએ પ્રથમ આપણે ઉદાહરણ મા આપેલા સર્કિટના ટર્મિનલ a અને b ની વચ્ચે થેવેનીન સમકક્ષ શોધવા માટે થેવેનીન ના થીયરમ નો ઉપયોગ કરીશું તો અહીં પ્રથમ આપણે ZTh ની કિંમત શોધીશું ZTh ટર્મિનલ a અને b દ્વારા જોવામાં આવતા ઇમ્પિડન્સ સિવાય બીજું કંઈ નથી જ્યારે વોલ્ટેજ સોર્સને 0 ની બરાબર સેટ કરીએ તો વોલ્ટેજ સોર્સ 0 ની બરાબર સેટ કરવાનો અર્થ થાય છે કે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ થશે અને કરંટ સોર્સ ઓપન સર્કિટ થશે આ સ્થિતિમાં આપણી પાસે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ છે અને જ્યારે આપણે સર્કિટના ટોપોલોજીકલ પાસા પર આપણા જ્ઞાનની સહાયથી આ ચોક્કસ સર્કિટને ફરીથી ગોઠવીશું આપણે જાણીશું કે આ સર્કિટમાં હવે j6 ઇમ્પિડન્સ સાથે સમાંતર મા 8 ohm રેઝિસ્ટન્સ નાં બે સમાંતર કોમ્બીનેશન હશે અને પછી 4 અને j12 ઇમ્પિડન્સ નાબીજા સમાંતર કોમ્બીનેશન સાથે શ્રેણીમાં હશે તો આપણી સર્કિટ કેવી દેખાશે સર્કિટ હવે તેવી દેખાશે જેમ તમે આકૃતિ માં જોઈ શકો છો f અને d શોર્ટ સર્કિટ છે તેથી તે આકૃતિમાં એક સાથે જોડાયેલા છે તેથી જો તમે સર્કિટ પર પાછા જાઓ અને જુઓ કે d અને f શોર્ટ સર્કિટ નથી કારણ કે તમે શોર્ટ સર્કિટ તરીકે વોલ્ટેજ સોર્સ મૂક્યો છે હવે અપડેટ થયેલ સર્કિટ Z1 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે Z1 j6||8 j68 j682 88 j3 84 અને Z2j12||4j124j1243 6j1 2 પછી થેવેનીન સમકક્ષ રેઝિસ્ટન્સ ZThZ1Z26 48 j2 64 દ્વારા આપવામાં આવે છે તેથી હવે તમને થેવેનીન સમકક્ષ સર્કિટ મળશે આગળનું કાર્ય થેવેનીન વોલ્ટેજ શોધવાનું છે તેથી થેવેનીન વોલ્ટેજ એ a અને b વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ છે તેના સિવાય બીજું કંઈ નથી તેથી આને કેવી રીતે સોલ્વ કરવું આપણે પહેલા કરંટ I1 અને I2 શોધવાનો પ્રયત્ન કરીશું I1 એ d f સેગમેન્ટ માં વહે છે અને I2 સેગમેન્ટની જમણી તરફ વહી રહ્યો છે તેથી I1120∠758 j6AI2120∠754j12A લૂપ bcdeab માં KVL લાગુ કરતા VTh 4I2I10 અને ત્યારબાદ જો તમે સોલ્વ કરો તો VTh4I2j6I1 480∠754j12720∠75908 j6 37 87 37 31V હવે તમને થેવેનીન ઇમ્પિડન્સ વેલ્યુ મળી છે જે Zth છે અને પછી તમને Vth ની વેલ્યુ મળી ગઈ છે તેથી તમે સરળતાથી થેવેનીન સમકક્ષ દોરો જેથી તમને Vth મળશે અને શ્રેણી માં તમારી પાસે Zth હશે જેની તમે ગણતરી કરી છે હવે ચાલો બીજું ઉદાહરણ જોઈએ જ્યાં આપણે ફરીથી સર્કિટ માટે થેવેનીન સમકક્ષ શોધવાની જરૂર છે જ્યાં તમે ડિપેન્ડન્ટ કરંટ સોર્સ જોશો હવે ટર્મિનલ a b ની વચ્ચે VTh શોધવા માટે આપણે શું કરીશું જો તમે આ આકૃતિ જોશો તો કરંટ નું મૂલ્ય જે કરંટ સોર્સમાંથી વહેતું હોય છે તે I0 વત્તા 0 5I0 જેટલું જ છે તેથી જો તમે KCL લાગુ કરવા માંગતા હોય તો આ નોડ પર લાગુ કરો તો તમે શું લખી શકો તમે લખી શકો છો 15I00 5I0I010A હવે તમારે જમણી તરફની લૂપ માટે KVL લાગુ કરવાની જરૂર છે તેથી જો તમે KVL લાગુ કરશો તો તમે તેને સરળતાથી આ રીતે લખી શકશો I02 j40 5I04j3VTh0 અથવા VTh102 j4 54j3 j55 આમ થેવેનીન વોલ્ટેજ છે VTh55∠ 90V હવે પછીનું કાર્ય Zth શોધવાનું છે તેથી Zth શોધવા માટે આપણે ઇંડિપેંડેંટ સોર્સને દૂર કરીએ છીએ તેથી આ કિસ્સામાં ઇંડિપેંડેંટ સોર્સ એ કરંટ સોર્સ છે જો તમે કરંટ સોર્સને દૂર કરો તો અપડેટ થયેલ સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે અને હવે ટર્મિનલ a b પર આપણે ૩ એમ્પીયાર ની વેલ્યુ નો કરંટ સોર્સ લાગુ કરીએ છીએ તમે કોઈપણ વેલ્યૂ લઇ શકો છો આપણે અંદાજે 3 એમ્પીયર લીધા છે થેવેનીન ઇમ્પિડન્સ ZThVsIsમળશે જો તમે નોડ પર KCL લાગુ કરો છો તો 3I00 5I0I02A હવે ચાલો KVL ને જમણી બાજુના લૂપ પર લાગુ કરીએ જે લૂપ તમે અહીં જુઓ છો તેથી તમે તેને મેળવવા માટે KVL લાગુ કરો VsI04j32 j426 j તેથી ZThVsIs26 j34 j0 667 હવે આ ચોક્કસ ઉદાહરણ માં આપણે I0નું મૂલ્ય શોધવાની જરૂર છે જે નોર્ટન ના થીયરમ નો ઉપયોગ કરીને સેગમેન્ટ a b દ્વારા વહેતો કરંટ છે તેથી પહેલા નોર્ટન ના સમકક્ષ શોધવા માટે આપણે ટર્મિનલ a b માંથી લોડ દૂર કરવાની જરૂર છે હવે આપણે શું શોધવાની જરૂર છે આપણે નોર્ટન ની સમકક્ષ ઇમ્પિડન્સ વેલ્યૂ શોધવાની જરૂર છે જે ZNછે જ્યારે તમને સૌ પ્રથમ ZNની વેલ્યૂ શોધવાનું કહેવામાં આવે ત્યારે તમે શું કરશો તમે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ કરશો અને કરંટ સોર્સને ઓપન સર્કિટ કરશો આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમને અપડેટ સર્કિટ મળશે હવે જો તમે આ ચોક્કસ સેગમેન્ટ જોશો કે જે કેપેસિટન્સ દ્વારા ઓફર થયેલ j2ઓહ્મ રિએક્ટન્સ 8 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં છે અને પછી 10 ઓહ્મ રેઝિસ્ટન્સ અને j4રિએક્ટન્સ જે ઇન્ડકટર દ્વારા ઓફર થયેલ છે તેને શોર્ટ કરવામાં આવશે કારણ કે તમારી પાસે કરંટ વોલ્ટેજ સોર્સ જોડાયેલ છે જે શોર્ટ સર્કિટ છે આ લેગ સંપૂર્ણપણે શોર્ટ સર્કિટ હશે અને તે સ્થિતિમાં ZN5 હશે તો તમે શું કહી શકો તમારા નોર્ટન નો સમકક્ષ ઇમ્પિડન્સ 5 ઓહ્મ છે હવે પછીનું કાર્ય છે કે તમારે INની કિંમત શોધવી આમ INની કિંમત શોધવા માટે આપણે ટર્મિનલ્સ a b ને શોર્ટ સર્કિટ કરીને પછી INની વેલ્યૂ મેળવીએ હવે આ આકૃતિ પરથી તમે કરંટ સોર્સને જોઈ શકો છો જે આકૃતિમાં છે તે બે લૂપ વચ્ચે દેખાઈ રહ્યો છે તો તમે શું બનાવી શકો છો તમે સુપર મેશ બનાવી શકો છો કારણ કે કરંટ સોર્સ બંને મેશ માટે કોમન છે આપણે એક સુપર મેશ બનાવીશું મેશ 2 અને 3 ની મદદ વડે અને પછી આપણે મેશ સમીકરણ લખીશું મેશ 1 માટે j40I118j2 I28 j2I310j40 સુપરમેશ પરથી I118j2 I213 j2I310j40 મેશ 2 અને 3 ની વચ્ચે કરંટ સોર્સના કારણે નોડ a પર I3I23 ઉપરના બંને સમીકરણને ઉમેરતા આપણને મળશે j405I20 આમ I2j8 અને ત્યારબાદ તમે I2 ની વેલ્યુ ને આ સમીકરણમાં મુકો

I3I233j8 I3I233j8 નોર્ટન કરંટ છે INI33j8 નોર્ટન સમકક્ષ સર્કિટ બતાવ્યા પ્રમાણે હશે અને કરંટ ડીવીઝન ની મદદથી I05520j15IN3j85j31 48A હવે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમ તરીકે ઓળખાતા બીજા થીયરમ પર આવીએ તેથી DC સર્કિટના કિસ્સામાં આપણે પાવર સપ્લાય નેટવર્ક થી RL લોડને ડીલીવર થતો પાવર ને મેક્સિમમ કરવા ના પ્રોબ્લેમ ને સોલ્વ કરીએ આપણે તેને કેવી રીતે સોલ્વ કરી શકીએ આપણે તેને ગાણિતિક રીતે સોલ્વ કર્યું અને જોયું કે પ્રથમ સર્કિટ તેના થેવેનીન સમકક્ષ દ્વારા રજૂ થાય છે અને પછી ગાણિતિક રીતે આપણે સાબિત કરીએ છીએ કે રેઝિસ્ટન્સ લોડ જો થેવેનીન રેઝિસ્ટન્સ ને સમાન હોય તો મહત્તમ પાવર લોડ માં પહોંચાડવામાં આવશે તેથી આ તે છે જે આપણે DC સર્કિટ્સ ના કિસ્સામાં સાબિત કર્યું હવે AC સર્કિટ માટે પણ આ જ કોન્સેપ્ટ ને ઉપયોગમાં લેવામાં આવશે અને આપણે જો AC સોર્સને સર્કિટ સાથે જોડેલ હોય તો મહત્તમ પાવર લોડ માં ટ્રાન્સફર થવા માટે કેવી કંડીશન ની જરૂર પડશે તે શોધવાનો પ્રયત્ન કરીશું તો હવે ચાલો આપણે સર્કિટ ધ્યાનમાં લઈએ જેને આપણે લીનીયર સર્કિટ ગણીએ છીએ આપણી પાસે લોડ ZL છે જે કનેક્ટેડ છે તેથી આ લીનીયર સર્કિટ પહેલા થેવેનીન સમકક્ષ માં રૂપાંતરિત થશે તેથી આપણી પાસે Zth ની સીરીઝમાં Vth હશે અને પછી લોડ ZL થેવેનીન સમકક્ષ ટર્મિનલની વચ્ચે જોડાયેલ હશે હવે લોડ એ સામાન્ય રીતે ઈમ્પીડંસ દ્વારા રજૂ થાય છે તેથી જ આપણે અહીં લોડને ZL થી રજૂ કરી રહ્યા છીએ હવે રેક્ટેંગલ સ્વરૂપમાં ZL અને Zth ને દર્શાવીએ તો તમે શું લખી શકો છો તમે લખી શકો કે Zth કંઈ નથી પરંતુ Rth j Xth છે અને ZL એ RL j XL છે તેથી હવે Zth અને ZL ને તમે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ કોમ્પોનન્ટ તરીકે અલગ કરી શકો છો હવે આગળ તમારે કરંટ ને શોધવાની જરૂર છે કે જે લોડ ના કારણે વહે છે તો કરંટ નું મૂલ્ય શું છે કરંટ એ બીજું કઈ નથી પરંતુ Vth Zth ZL છે હવે તમે મૂલ્યોને ફક્ત Zth અને ZL ના રેક્ટેંગલ સ્વરૂપથી બદલો તેથી તમે સરળતાથી Rth j XTh RL j XL તરીકે લખી શકો છો તેથી હવે તમને I નું મૂલ્ય મળ્યું લોડ પર ડીલીવર્ડ કરાયેલ સરેરાશ પાવર કેટલો છે લોડ પર પહોંચાડવામાં આવેલ સરેરાશ પાવર P દ્વારા લખી શકાય છે જેની વેલ્યુ 1 2I2R છે શું કામ 1 2 ટર્મ આવે છે કારણ કે આ RMS વેલ્યુ નથી તેથી જો તે એક પીક વેલ્યુ છે તો તમને P ની કિંમત 12I2R મળશે તેથી જો I એ RMS વેલ્યુ હોય તો તમે I RMS2 R લખી શકો છો જે લોડ પર ડીલિવર સરેરાશ પાવર નું મૂલ્ય છે તો અહીં આ કિસ્સામાં P એ 1 2I2R હશે તેનો અર્થ એ કે 2 RL2 છે તેથી R એટલે RL છે જે પાવર લોડ ને મોકલવામાં આવે છે અને પછી આપણે I ની વેલ્યુ ને Vth અને Zth અને ZL ના રૂપમાં લખી શકીએ છીએ તો આપણે પાવર P ને પણ Vth RL અને Rth ના સ્વરૂપમાં લખી શકીએ છીએ જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો હવે પછીનું કાર્ય શું છે આપણો ઉદ્દેશ લોડ પેરામીટર RL કે XL ને એડજસ્ટ કરવાનો છે અહી જોઈ શકાય છે કે P ની કિંમત મહત્તમ છે તેથી P નું મહત્તમ મૂલ્ય કેવી રીતે મેળવવું તેના માટે આપણે કહ્યું હતું કે ∆P ∆RL અને ∆P ∆XL એ 0 બરાબર હશે તેથી જો તમે આ સમીકરણનો ઉપયોગ કરીને ∆P ∆RL અને ∆P ∆XL ની કિંમત મેળવી શકો છો તો તમે શું લખી શકશો ∆P ∆ XL તે બીજું કઈ નથી પરંતુ 2 RL Xth XL Rth RL2 Xth XL22 છે આમ આ તમે તે મેળવો છો જેને તમે XL ની સાપેક્ષમા ડીફરન્શીએટ કરો છો તેવી જ રીતે જ્યારે તમે RL ના સંદર્ભમાં પાવર P ને ડીફરન્શીએટ કરો છો ત્યારે તમને સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે એક્સપ્રેશન જોવા મળે છે હવે જ્યારે તમે ∆P ∆ XL ને 0 એ સેટ કરો તો શું થશે તેથી આ 0 ન હોઈ શકે આ પણ ન હોઈ શકે તેથી જે 0 હોઈ શકે છે તે Xth XL છે તેથી જ્યારે તમે Xth XL ને 0 જેટલું સેટ કરો છો ત્યારે એક શરત રાખવી પડે કે XL તેવી જ રીતે જ્યારે તમે ∆P ∆RL ને 0 એ સેટ કરો અને એક્સપ્રેશન આ ચોક્કસ ભાગને સોલ્વ કરો તો પછી તમને RL √2 Xth 2 મળશે હવે જો તમે આ એક્સપ્રેશન માં XL ને મુકો તમે તેને સરળ બનાવી શકો છો અને તમને RL એ Rth ની સમાન મળે છે તેથી હવે મહત્તમ પાવર ટ્રાન્સફર શરત માટે તમારે શરત મેળવવી પડશે તે છે XL હોવું જોઈએ અને RL એ Rth ની સમાન હોવું જોઈએ તેથી તમે હવે જે લખી શકો છો તે છે કે મહત્તમ સરેરાશ પાવર ટ્રાન્સફર માટે ZL ની પસંદગી એવી રીતે થવી જોઈએ કે XL Xth અને RL Rth હોવું જોઈએ અથવા તમે લખી શકો છો ZL RL jXL Rth jXth છે આ શું છે આ Zth ના કોમ્પ્લેક્ષ કોનઝયુગેટ સિવાય કંઈ નથી તેથી તમે સરળતાથી કહી શકો છો કે ZL એ થેવેનીન ઇમ્પિડન્સ ના કોમ્પ્લેક્ષ કોનઝયુગેટ બરાબર છે તેથી હવે ટ્રાન્સફર થયેલ મહત્તમ પાવર શું હશે આ કિસ્સામાં P max મહત્તમ પાવર જે ટ્રાન્સફર થશે તે Vth28Rth હશે તમે કેવી રીતે તેને મેળવશો તમે ખાલી RLનું મૂલ્ય Rth મૂક્યું છે અને XL Xth છે તેથી આ કોઈપણ રીતે શૂન્ય થઈ જશે આ 4Rth2 બરાબર હશે અને તે પછી અંશ માં તમને Vth2 Rth 2 મળશે તેથી 1 Rth રદ થશે અને છેવટે તમને Vth2 4 2 મળશે જે 8 Rth છે તેથી આ તે છે જે તમે મહત્તમ પાવર ટ્રાન્સફર શરત હેઠળ મેળવો છો તેથી જો તમે DC સર્કિટ ની સાથે તુલના કરો તો તે ઇમ્પિડન્સ માં રિએક્ટિવ કોમ્પોનન્ટ ની રજૂઆતને કારણે થોડું અલગ છે હવે AC ના કિસ્સામાં જો તમારો લોડ સંપૂર્ણ રીતે રિયલ હશે તો શરત શું હશે મહત્તમ પાવર ટ્રાન્સફર માટેની શરત XL ને 0 પર સેટ કરીને પ્રાપ્ત કરવામાં આવશે તેથી તમે કિંમત ક્યાં મૂકશો તમે XL ની કિંમત અહીં 0 ની બરાબર સેટ કરી તમને શું મળે છે RL √2 2 હશે તેથી DC ના કિસ્સામાં મહત્તમ પાવર ટ્રાન્સફર RL ને RL ની બરાબર ગોઠવી મેળવવામાં આવ્યું હતું પરંતુ AC ના કિસ્સામાં RL નું મૂલ્ય √2 2 બરાબર હશે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે શુદ્ધ રીઝિસ્ટિવ લોડ માટે મહત્તમ પાવર ટ્રાન્સફર જે આ કિસ્સામાં લોડ ઇમ્પિડન્સ જે રેઝિસ્ટન્સ છે એ થેવેનીન ઇમ્પિડન્સ ના મેગ્નિટ્યુડ સમાન હશે તેથી હવે આપણે લોડ ઇમ્પિડન્સ ZL ને નિર્ધારિત કરવા માટે મહત્તમ પાવર ટ્રાન્સફર ખ્યાલનો ઉપયોગ કરીશું જે સર્કિટ માંથી ખેંચાયેલા સરેરાશ પાવર ને મહત્તમ બનાવે છે હવે તમે સર્કિટ જુઓ તમારી પાસે લાગુ થયેલ વોલ્ટેજ 10 એંગલ 0 હશે અને પછી વોલ્ટેજ સોર્સ સાથે સિરીઝમાં 4 ઓહ્મ રેઝિસ્ટન્સ હશે સમાંતરમાં આ કેપેસિટર દ્વારા ઓફર કરેલા રિએકટન્સ તરીકે j6 ઓહ્મના શ્રેણીમાં 8 ઓહ્મ હશે અને પછી ઇન્ડક્ટર દ્વારા ઓફર થયેલ j5 ઓહ્મ રિએક્ટન્સ હશે હવે લોડ ZL એ ટર્મિનલની સાથે જોડાયેલ છે તેથી આપણે જે કરવાનું છે તે પ્રથમ કાર્ય તે છે કે પ્રથમ તમારે લોડ ટર્મિનલ્સ પર થેવેનીન સમકક્ષ પ્રાપ્ત કરવાની જરૂર છે તેથી પ્રથમ આપણે સર્કિટ માંથી લોડ ને દૂર કરીશું જ્યારે તમે તેને દૂર કરશો તો તમને સર્કિટ કંઈક આ પ્રમાણે મળશે જ્યાં તમારી પાસે 10 વોલ્ટ 4 ઓહ્મ 8 ઓહ્મ અને j 6 તથા j 5 કનેક્ટ હશે તેથી તમને આની જેમ સર્કિટ મળશે થેવેનીન ઇમ્પિડન્સ શોધવા માટે તમે આને શોર્ટ સર્કિટ કરશો તો તમારી સર્કિટ આના જેવી થઈ જશે અને આ 4 ઓહ્મ રેઝિસ્ટન્સ હવે 8 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સમાંતરમાં j6 ઓહ્મ રિએક્ટન્ટ સાથે શ્રેણીમાં હશે તેથી જો તમે હલ કરો તો આનું સમાંતર કોમ્બિનેશન અને પછી 5 ઓહ્મ રિએક્ટન્સ જે ઇન્ડક્ટન્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેની સાથે પરિણામ ઉમેરવામાં આવશે તો તમને Zth 2 933 J 4 467 ઓહ્મ મળશે તો આને સોલ્વ કરવાથી તમને Zth ની વેલ્યુ મળશે હવે તમારે Vth નું મૂલ્ય શોધવાની જરૂર છે તેથી તમે કેવી રીતે Vth શોધી શકશો આ એક સરળ સર્કિટ છે જ્યાં તમે વોલ્ટેજ ડિવિઝન કોન્સેપટ નો ઉપયોગ કરી શકો છો અને Vth ની કિંમત શોધી શકો છો તેથી Vth કંઈ નહીં પરંતુ 8 j 6 8 j 6 4 10 છે તેથી જ્યારે તમે તેને ઉકેલો છો ત્યારે તમને Vth એ 7 3 ડિગ્રી વોલ્ટ મળશે હવે તમને Vth અને Zth મળી ગયા આગળનું કાર્ય તમારે ZL નું મૂલ્ય શોધવાની જરૂર છે જે થેવેનીન સમકક્ષ ટર્મિનલની વચ્ચે જોડાયેલ લોડ છે તેથી ZL મહત્તમ ટ્રાન્સફર નું મૂલ્ય શું હશે ZL એ Zth ના કોમ્પ્લેક્સ કોનઝયુગેટ બરાબર હશે તો ZL નું મૂલ્ય શું હશે ZL માટે તમે સરળતાથી Zth નું કોમ્પ્લેક્સ કોનઝયુગેટ લઈ શકો છો જે 2 તેથી તમે આ લોડ ઇમ્પિડન્સ જોઈ શકો છો તમે સરળતાથી થેવેનીન સમકક્ષ બનાવીને શોધી શકો છો તેથી આ સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરીએ છીએ આ સેશનમાં આપણે AC સર્કિટ એનાલિસિસ ના સંદર્ભમાં મહત્તમ પાવર ટ્રાન્સફર થિયરમ નોર્ટન અને થેવેનીન થિયરમ ની ચર્ચા કરી તેથી હવે પછીના લેક્ચરમાં આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટ વિશે ચર્ચા કરીશું